ત્રીજા સપ્તાહના ત્રીજા મોડ્યુલ માં પ્રિય સહભાગીઓનું સ્વાગત છે આજે આપણે હાથ અને આંગળીઓની હિલચાલ સાથે સંકળાયેલા અર્થઘટનો જોઈશું આપણા બધાના હાથની હિલચાલના અર્થો અને અર્થઘટન તેમજ વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આંગળીઓ જે રીતે કાર્ય કરે છે તેની વ્યાપક સમજણ છે એવી પરિસ્થિતિઓ છે જ્યારે હાથની હિલચાલ આપણા અર્થને મજબૂત કરી શકે છે અથવા ક્ષણોમાં નકારી શકે છે કેટલીકવાર આપણે શબ્દોથી સ્વતંત્ર આપણા હાથના હાવભાવ નો ઉપયોગ કરી શકીએ છીએ અને કેટલીકવાર તે શબ્દોના અર્થમાં ફેરફાર કરી શકે છે તેઓ આપણા રોજિંદા જીવનનું સર્વવ્યાપી લક્ષણ છે મોટેભાગે આપણને લાગે છે કે શરીરની ભાષાના અન્ય પાસાઓની જેમ હાથની હિલચાલ અનૈચ્છિક હોય છે પરંતુ તે જ સમયે અમુક સ્વૈચ્છિક હાવભાવ હોઈ શકે છે જેનો ઉપયોગ આપણે જાણી જોઈને કોઈ ખાસ ભાવના અથવા લાગણી પ્રેક્ષક સાથે સંચાર માટે કરી શકીએ છીએ હાથની સૌથી સામાન્ય હરકતો એ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને આપણી નજીક આવવાનું સૂચવતા કોઈને બોલાવવાનો પ્રયત્ન કરીએ અથવા જ્યારે આપણે કોઈને રાહ જોવાનું કહીએ અથવા આપણે કોઈને દૂર જવાનું કહીએ આ હાથની હિલચાલ તેમજ અન્ય સમાન સામાજિક કર્તવ્ય કરે છે તે જ સમયે આપણી બોડી લેંગ્વેજ ના અન્ય પાસાઓની જેમ જેની આપણે પહેલેથી જ ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે આંખો અને મુખ દ્વારા આપણા ચહેરાના હાવભાવ આપણા હાથ પણ ભાવનાત્મક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે તે જ સમયે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે અર્થઘટનમાં તેમજ ખાસ કરીને સામાન્ય હાથની હિલચાલના સંલગ્ન ઉપયોગોમાં સાંસ્કૃતિક વિવિધતાઓ પણ છે કેટલાક દેશો અને ચોક્કસ સંસ્કૃતિઓ છે જેમાં હાથની હિલચાલ પર પ્રમાણમાં વધુ ભાર આપવામા આવે છે એક રીતે આપણે કહી શકીએ કે હાથની હિલચાલએ ભાષામાં વિરામચિહ્નોનું સ્થાન લીધું છે અમુક પરિસ્થિતિઓમાં તેઓ કોઈપણ વાતચીત પ્રસંગ દરમિયાન વળાંક લેવાનું નિયમન કરે છે એવું કહેવામાં આવે છે કે ઇટાલિયન અને ફ્રેન્ચ જે હેન્ડ ટોકિંગ તરીકે ઓળખાય છે તેના અગ્રણી વપરાશકર્તાઓ છે કારણ કે આ સંસ્કૃતિઓમાં સામાન્ય રીતે આપણને લોકો વધુ હાવભાવ આપતા જોવા મળે છે ઇંગ્લેન્ડ જેવા દેશમાં હાથ અને અન્ય વિવિધ પ્રકારની હાથ અને આંગળીની હિલચાલ સાથે હાવભાવ કરવો પ્રમાણમાં ઓછો જોવા મળે છે જ્યાં ભાષણ દરમિયાન હાથનો વધુ પડતો ઉપયોગ કરવો એ પણ અયોગ્ય અને અસભ્ય માનવામાં આવે છે ઇટાલી જેવા દેશમાં તેમજ અન્ય કેટલાક દેશોમાં જો કોઈ વ્યક્તિ હાથ ઉંચો કરે તો તે વ્યક્તિને મોકો આપવાનો રિવાજ છે જેથી તે બોલી શકે તે જ સમયે આપણે જોઈએ છીએ કે લગભગ તમામ સંસ્કૃતિઓમાં શ્રોતાઓ બાજુએ હાથ રાખીને અથવા નમ્રતાથી હાથ વાળીને સાંભળે છે તેથી આપણો હાથ ઊંચો કરવો એ પરવાનગી મેળવવા અથવા એકવાર તેમના બોલવા માટે વારો માંગવા તરીકે જાણીતું બન્યું છે અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લગભગ તમામ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં ઊંચા હાથને ઘણી વખત આપણી વાણી શરૂ કરવાની અથવા આપણી સહભાગીતા શરૂ કરવાની ઇચ્છા માનવામાં આવે છે અન્ય એક સામાન્ય હાવભાવ જે ઘણી વખત અનૈચ્છિક હોય છે પણ સ્વૈચ્છિક રીતે પણ કરી શકાય છે તે છે આપણી હથેળીઓને એકસાથે ઘસવું સામાન્ય રીતે આપણે તેને હકારાત્મક હાવભાવ તરીકે સમજીએ છીએ કંઈક હકારાત્મક અપેક્ષા રાખવાની ચેષ્ટા આપણે પાસા ફેંકનારના હાવભાવમાં આ હાવભાવની સામાજિક અને સાંસ્કૃતિક ઉત્પત્તિ શોધી શકીએ છીએ એક પાસા ફેંકનાર જે હથેળીની વચ્ચે પાસાને હલાવે છે જેથી હકારાત્મક વિજેતા ક્રમની અપેક્ષા રાખે સમયની સાથે વ્યક્તિ જે ઝડપથી હથેળીને એકસાથે ઘસે છે તે હકારાત્મકતા અથવા નકારાત્મકતાનું સૂચન કરે છે ધીમી હથેળીનો ઘસારો લુચ્ચું અથવા કપટી દેખાય છે અને તે યોજનાબદ્ધ મન સાથે સંબંધિત છે અને તે વ્યક્તિની હાજરીમાં બેચેની આવે છે જે હાથને ધીમેથી ઘસવાની વૃત્તિ ધરાવે છે બીજી બાજુ ઝડપી ઘસવું સામાન્ય રીતે ઉત્સાહ આનંદ અને ખુશીયુક્ત ઝુકાવ સૂચવે છે ઉદાહરણ તરીકે મિત્રને થોડો સારો ઝુકાવ મળ્યો હોઈ શકે છે અને તેથી તેને હથેળીઓ સાથે ઘસીને તેને પસાર કરવાનું ગમશે એ જ રીતે આપણે જોયું છે કે વેચાણકર્તા લોકોમાં આ પ્રકારનો ઝડપી હાથનો ઘસારો જોવા મળે છે જ્યારે તેમને લાગે છે કે સોદો લગભગ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે ખુલ્લી હથેળી પરંપરાગત રીતે વિશ્વસનીયતાનો સંકેત છે જુદી જુદી સંસ્કૃતિઓમાં ઇતિહાસના સમયથી ખુલ્લી હથેળીઓ કોઈ પણ હથિયારની ગેરહાજરી સમાન હતી જે વ્યક્તિ તેના હાથમાં રાખતો હશે અને આ સાંસ્કૃતિક પાસા ખુલ્લી હથેળીઓ સાથે સંકળાયેલી પ્રમાણિકતાની આપણી રૂઢિગત સમજ સાથે સંકળાયેલું છે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લી હથેળી સાથે સંવાદ શરૂ કરે છે અથવા વારંવાર વાતચીત દરમિયાન ખુલ્લી હથેળીના હાવભાવનો ઉપયોગ કરે છે ત્યારે તે શ્રોતા સાથે સકારાત્મક સંબંધ સ્થાપિત કરવામાં સક્ષમ હોય છે આ અર્થમાં ખુલ્લી હથેળીનો સંકેત જાણ વિનાનો છે જો કે આપણે એવા લોકો સાથે પણ મળ્યા છીએ જેઓ ખુલ્લા હથેળીના સંકેતનો ઉપયોગ કરવાની તાલીમ આપે છે સામાન્ય સમજ એ છે કે જો સંવાદ દરમિયાન તમે એક હથેળીને ખુલ્લી હોવાનું તેમજ બંને હથેળીઓને ખુલ્લા અને ઉપર તરફ રાખવાના વલણને સમજવા માટે સક્ષમ છો તો તે સામાન્ય રીતે સત્યતા અને પ્રામાણિકતાની નિશાની માનવામાં આવે છે બીજી બાજુ તે લોકો કે જેઓ આ હાવભાવનો અભ્યાસ કરી શકે છે અને ઇરાદાપૂર્વક તેનો ઉપયોગ કરી શકે છે તેઓ ઘણીવાર આ હાવભાવનો ઉપયોગ અન્યને પોતાનામાં લેવા માટે કરે છે જેથી તેઓ ખુલ્લી હથેળી રાખી જૂઠું બોલી શકે અને મોટાભાગના લોકો આ જૂઠાણા પર વિશ્વાસ કરશે પામ ડાઉન અને ચોપીંગ હિલચાલ પણ આપણા વ્યાવસાયિક સંજોગોમાં પ્રમાણમાં સામાન્ય હાવભાવ છે હથેળીનો નીચે હોવાનો સંકેત અન્ય પર પ્રભુત્વ ધરાવવાની વૃત્તિ સાથે સંકળાયેલ છે હાથ મિલાવવાની આપણી ચર્ચાઓમાં આપણે જોયું છે કે હથેળીની નીચે તરફની ભારપૂર્વકની હિલચાલ બીજા પર પ્રભુત્વ મેળવવાની ઇચ્છા સૂચવે છે આપણા સંવાદ દરમિયાન આ નીચે તરફ હથેળીનો સંકેત પણ આત્મવિશ્વાસ સૂચવે છે અને તે જ સમયે જો તે આ રીતે સહેજ નમેલું હોય તો તે સાથે કઠોરતા પણ દર્શાવે છે એક હથેળી જે નીચેની તરફ છે જો કે આંગળીઓ જે સીધી છે તે સત્તાની ભાવનાનું વર્ચસ્વ અને અવગણના સૂચવે છે તે સમાન ક્રિયાપ્રતિક્રિયા કરનારાઓમાં પણ જે સમાન હોદ્દા પર છે આ પ્રકારનો સંકેત સૂચવે છે કે વ્યક્તિ સ્વીકારવા તૈયાર નથી અને તેણે કે તેણીએ પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું છે જો આપણે આ પામ ડાઉન સંકેતને ચોપીંગની ક્રિયા સાથે જોડીએ તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે આપણે સ્પષ્ટ મતભેદને સમજી શકીએ છીએ અને આ મતભેદ અધિકૃત રીતે પસાર થાય છે જો કે ચોપીંગ હિલચાલમાં જો કોઈ અન્ય હકારાત્મક અને અડગ હાવભાવ સાથે તેનો ઉપયોગ કરવા માટે પૂરતી સાવચેતી ન રાખે તો તેને ઘણી વખત આક્રમક હોવા તરીકે સમજી લેવાય છે અહીં આપણી પાસે અમુક હસ્તીઓની હથેળી અને હાથની હિલચાલનું રસપ્રદ વિશ્લેષણ છે જે આ વિશ્લેષણને સમજવામાં આપણને વધુ મદદ કરશે પહેલી વસ્તુ જે હું તમને કરાવવા માંગું છું તે ક્રિસ ઇવાન્સ સાથે છે કે તે તેની હથેળીઓ કેવી રીતે પ્રગટ કરે છે તમે તેના પર ધ્યાન આપો શું તમે તમારા ઘરમાં તમારા પરિવારમાં રહેવા ગયા હતા મારો અર્થ એ છે કે હું તમને જાણતો હતો ઉછરી રહ્યું છે હું પાછો ઘણો સમય પસાર કરું છું તેથી પ્રથમ ધ્યાન આપવાની બાબત એ છે કે તેની હથેળી ખુલ્લી છે અને તે જોવા માટે પ્રેક્ષકો માટે ઉપલબ્ધ છે તે ચાલુ રાખે છે અહીં થોડો ઉપદ્રવ છે આ કઠણ અને ઝડપી નિયમ નથી પરંતુ જો તમે હથેળીને બહાર અને નીચે મૂકો છો તો લોકો આને વધુ સરમુખત્યારશાહી સમજે છે જાણે કે તમે આદેશ આપી રહ્યા છો જો તમે તમારી હથેળી બહાર અને ઉપર લંબાવશો તો લોકો તેને વિનંતી તરીકે વધુ જોશે જેમ કે તમે તેમને કામ કરવા માટે આમંત્રિત કરી રહ્યા છો કોઈ પણ સંજોગોમાં તમે ઉત્ક્રાંતિના દ્રષ્ટિકોણથી તમારી હથેળીઓ પ્રગટ ન કરો તે વધુ સારું છે જે લોકોને બતાવે છે કે તમારી પાસે છુપાવવા માટે કંઈ નથી તમે તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા નથી આ ઘણી બધી સંસ્કૃતિઓમાં સાચું છે તેથી જેફએ ખોળામાં હાથ જોડ્યા છે તેથી સૌ પ્રથમ ધ્યાન આપો કે હથેળીને ઉપલબ્ધ બનાવવાનો કોઈ ઉપયોગ નથી બીજુ નજીવુ આંગળીઓ અને કાંડાઓ માટે અને પછી આજની ત્રીજી ટિપ એ કે ટિક્સ ટાળવાની છે તમે જોઈ રહ્યા છો કે જોનાહ પાસે ટિક છે જ્યાં તે સતત તેની ટાઇને સ્પર્શ કરે છે તે આગળ વધી રહ્યો છે હા તે Refer time 0958 તેથી આ કહેવાનો અર્થ એ નથી કે જોનાહ કોઈ સારી વાર્તા કહી રહ્યા નથી અથવા લોકોને હસાવતા નથી આપણે વાસ્તવમાં આજે માત્ર હાથના હાવભાવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો પરંતુ તેણે હજી સુધી તેની હથેળીઓ જાહેર કરી નથી અને તે તેમાંનુ ઘણું ઓછું કરશે તેથી આ વિપરીતતા પર ધ્યાન આપો કે ક્રિસ ઇવાન્સ પાસે ખૂબ જ ખુલ્લી ઉપલબ્ધ હથેળીઓ અને મજબૂત આંગળીઓ છે જ્યારે જોનાહ ના કાંડા સાથે શું ચાલી રહ્યું છે તે જોવા માટે તે એકદમ અસ્પષ્ટ છે તે ફક્ત ત્યાં હલાવે છે પરંતુ પ્રથમ માટે પ્રથમ સારવારને રંગીન કરવા આપણે કાગળ પર લખેલી પ્રથમ વસ્તુ એ હતી કે આપણને તે વ્યક્તિ જોઈએ જે પોલીસ હોય પોલીસ કપ્તાન ભજવે Refer time 1038 અને જ્યારે તે હા કહે તમે જુઓ છો કે તેની આંગળીઓ સાથે શું ચાલી રહ્યું છે તેની પાસે આ વિચિત્ર આકાર ચાલી રહ્યો હતો કારણ કે તેની આંગળીમાં ખરેખર સ્નાયુબદ્ધ તાણ નથી અને જ્યારે તે હા કહે હું Refer time 1047 મારા બાળપણમાં જોહ્ન્સન Refer time 1049 સરસ જાદુ કરતો અને તેનું કાંડું અહીં પાછળની તરફ વળેલું છે ફરીથી તે તમને હથેળીઓ બતાવે છે પરંતુ જો તમારું કાંડું વળેલું હોય તો તમે ખરેખર વધુ નાજુક તરીકે આવો છો અહીં છે આ ખુબ સારું હતું મેં શુક્રવારે દરેક NWA બરફના ટુકડા ત્રણ રાજાઓ સાથે તેને અવગણ્યો અહીં તે ખરેખર થોડું સારું કરે છે તેને તેના કાંડામાં થોડો તણાવ ચાલી રહ્યો છે ઘણી વખત આપણે લોકોમાં એક ખાસ હાવભાવને જોઇએ છીએ જ્યારે તેઓ તેમના હાથ ઉપર બેઠા હોય અથવા ક્યારેક ઉભા હોય ત્યારે જુદી જુદી પોઝિશન માં સાથે મજબૂત પકડેલા હોય છે કાં તો તેઓ હાથને મજબૂત પકડી શકે છે અને ટેબલની સામે તેમની હથેળીમાં રાખી શકે છે તેઓ તેમની હડપચીને ટેકો આપવા માટે મજબૂત પકડેલા હાથનો ઉપયોગ કરી શકે છે કેટલીકવાર તેને આત્મવિશ્વાસના સંકેત તરીકે ગણવામાં આવે છે કારણ કે મોટેભાગે આપણે જોઇએ છીએ કે લોકો તેનો ઉપયોગ તેમના સ્મિત સાથે કરે છે જો કે આપણને લાગે છે કે તે સંયમ વલણ દર્શાવે છે એક વલણ જે ખૂબ જ ખુલ્લું બનવા માંગતું નથી અને તે જ સમયે તેને ચોક્કસ ચિંતા પણ હોઈ શકે છે અથવા તે ચોક્કસ નકારાત્મકતા પણ સૂચવી શકે છે રાણી એલિઝાબેથ જ્યારે રાજવી મુલાકાતો અને સાર્વજનિક દેખાવ પર હોય ત્યારે તેનો તે એક પ્રિય હાવભાવ છે અને સામાન્ય રીતે આપણે જોયું કે તેના હાથ તેના ખોળામાં હોય છે વાટાઘાટો નિષ્ણાંતો નીરેનબર્ગ અને કાલેરો દ્વારા કરાયેલ સંશોધન દર્શાવે છે કે વાટાઘાટો દરમિયાન ઉપયોગમાં લેવાતો તે નિરાશાજનક સંકેત પણ છે તે સંકેત આપે છે કે જે વ્યક્તિ તેનો ઉપયોગ કરી રહી છે તે નકારાત્મક માહિતીને પકડી રાખે છે અથવા ધરાવે છે અને બેચેન વલણ ધરાવે છે તે એવી સ્થિતિ પણ છે કે જેઓ એવું માને છે કે જેમને એવું લાગે છે કે તેઓ કાં તો અન્ય વ્યક્તિને ખાતરી નથી આપી રહેલા અથવા એવું લાગે છે કે તેઓ વાટાઘાટોને સંપૂર્ણપણે ગુમાવી રહ્યા છે પકડેલા હાથ માં ત્રણ જુદી જુદી સ્થિતિઓ હોઈ શકે છે આ ત્રણ સ્થાનો એલન પીસ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે આથી આપણે પહેલા જોયું છે કે ચહેરાની સામે હાથ પકડેલા છે ડેસ્ક પર અથવા ખોળામાં રહેલા પકડેલા હાથ અને શરીરની સામે પકડેલા હાથ આ પકડેલા હાથની હિલચાલમાં કેટલીક વસ્તુઓ છે જેના વિશે આપણે સાવચેત રહેવું જોઈએ ઉદાહરણ તરીકે ઊંચાઈ કે જેના પર પકડેલા હાથ એક સાથે રાખવામાં આવ્યા છે જો તેઓ જેને નકારાત્મકતા સમજી શકીએ છીએ તેના કરતા ઊંચી સ્થિતિમાં એકસાથે બંધાયેલા હોય તેમજ બેરિયર જે બંને વચ્ચે અસ્તિત્વમાં રહેલા છે તે વધારે હોય બીજું પરિબળ જે આપણે જાણવું જોઈએ તે તણાવ છે જે આપણી આંગળીઓની પકડ દ્વારા પ્રતિબિંબિત થાય છે જો આંગળીઓ ખૂબ જ ચુસ્ત રીતે પકડી હોય તો તે અમુક પ્રકારની નકારાત્મકતાને દબાવેલો ગુસ્સો અથવા ચિંતા સૂચવે છે જે અન્ય વ્યક્તિ બતાવવા માંગતી નથી બીજી બાજુ જો હાથ માત્ર ઢીલી રીતે પકડેલા હોય અને આંગળીઓ કોઈ બિનજરૂરી દબાણ દર્શાવતી ન હોય તો આપણે સમજી શકીએ છીએ કે અન્ય વ્યક્તિને ચોક્કસ અંતર પર રાખવું તે સંયમ અથવા સામાન્ય સંસ્કારિતા છે હું આ બે જાહેર વ્યક્તિઓનો ઉપયોગ કરીને આ પાસાને પ્રકાશિત કરી શકું છું ભૂતપૂર્વ રશિયન પ્રમુખ દમિત્રી મેદવેદેવ તેમજ ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલનો ફોટો મેદવેદેવએ આ એક ફોટોગ્રાફમાં બોડી લેંગ્વેજના ત્રણ નકારાત્મક પાસાઓ દર્શાવ્યા છે અને બોડી લેંગ્વેજના આ તમામ દર એ છે કે જે આપણે આપણી ઔપચારિક પરિસ્થિતિઓમાં ટાળવા જોઈએ તેણે એલિવેટેડ સ્થિતિમાં તેના હાથ પકડ્યા છે આપણે તેને નિરાશાનું સ્તર સૂચવીએ છીએ જે તે છુપાવવામાં અસમર્થ છે તેનો હાથ પણ નીચે તરફ નમેલો છે અને તેની આંખો પણ નીચે છે અને આ અર્થઘટન નિરાશાના અર્થઘટન સાથે સુસંગત છે જેને આપણે પકડેલા હાથના આધારે સમજી શકીએ છીએ બીજું પાસું એ છે કે તેનું મુખ ઢાંકવામાં આવ્યું છે જે સંભવિત છેતરપિંડી અથવા પોતાની અને અન્ય લોકો વચ્ચે ચોક્કસ અવરોધ ઉભો કરવાની ઇચ્છા દર્શાવે છે તમે જોશો કે જે લોકો આ ચોક્કસ ફોટોગ્રાફને જુએ છે તેઓ મેદવેદેવની બોડી લેંગ્વેજનું ખૂબ જ સકારાત્મક અર્થઘટન કરી શકશે નહીં તે વિન્સ્ટન ચર્ચિલની બોડી લેંગ્વેજ સાથે વિરોધાભાસી હોઈ શકે છે વિન્સ્ટન ચર્ચિલ ખુલ્લા હાથ અને ખુલ્લી હથેળી સાથે બોલી રહ્યા છે અને આ નિખાલસતા તેમના આત્મવિશ્વાસ અને તેમની ક્ષમતા તેમજ અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા અને સંવાદ સ્થાપિત કરવાની તેમની ઇચ્છા સૂચવે છે જાહેર વ્યક્તિઓમાં બોડી લેંગ્વેજની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે આપણા સામાન્ય વ્યાવસાયિકો માટે આપણે જોઈએ છીએ કે બોડી લેંગ્વેજની ભૂમિકા સભામાં ભાગ લેતી વખતે વિદ્યાર્થીઓ માટે સામુહિક ચર્ચા દરમિયાન પ્રેઝન્ટેશન વગેરેમા રૂબરૂ કવાયતના સહયોગમાં મહત્વની છે કેટલીકવાર આપણે જોઇએ છીએ કે હાથને કેન્દ્રની સ્થિતિમાં પકડી શકાય છે તે સામાન્ય રીતે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જ્યારે તે અથવા તેણી અન્ય વ્યક્તિને મનાવવામાં નિષ્ફળ જાય છે અથવા અન્ય લોકોની પ્રતિક્રિયા શું હોઈ શકે છે તે અંગે ખૂબ ચિંતિત હોય છે આર્જેન્ટિનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કિર્નરની આ તસવીરમાં આપણને એવું લાગે છે કે પકડેલા હાથની સમાન મધ્ય સ્થિતિ દર્શાવવામાં આવી છે કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે ખાસ કરીને જ્યારે તમે કોઈ ચોક્કસ બાબત માટે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તે મહત્વનું છે કે આપણે અમુક ચોક્કસ વ્યૂહરચનાઓને કોઈક રીતે સમાવીએ જેથી સુનિશ્ચિત થઈ શકે કે પકડેલા હાથની સ્થિતિ અબાંધિત છે જો હાથ ઢીલા હોય તો જ આપણે તે પરિસ્થિતિમાં રહેલા બેરિયરને દૂર કરી શકીએ છીએ અને સાથે જ સંવાદના હકારાત્મક નિષ્કર્ષની આશા રાખી શકીએ છીએ આપણે ચા વિરામ માટે બોલાવી શકીએ છીએ આપણે અમુક દ્રશ્યોને પાસ ઓન કરી શકીએ છીએ આપણે અમુક કાગળો પાસ ઓન કરી શકીએ છીએ જેથી વ્યક્તિને હાથની પકડ ખોલવાની ફરજ પડે અને હાથની હિલચાલ મુક્ત થઈ શકે વિન્સ્ટન ચર્ચિલનો અન્ય ફોટોગ્રાફ પણ મૂડ સૂચવે છે જે અગાઉની સ્લાઇડમાં પ્રદર્શિત કરેલા ફોટોથી ઘણો અલગ છે આપણને જાણવા મળ્યું છે કે તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો છે અને તે માઇક્રોફોન માં વાત કરી રહ્યા છે અને આ હાવભાવ જ અન્ય લોકો સાથે વસ્તુઓ શેર કરવાની ઇચ્છાની ગેરહાજરી સૂચવે છે તે પકડેલા હાથની ત્રીજી સ્થિતિ હોઈ શકે છે જ્યારે આપણે આપણા શરીરની સામે આ રીતે હાથ પકડીએ છીએ આપણને લાગે છે કે ઘણા લોકો સામાન્ય રીતે આ સ્થિતિ અપનાવે છે જ્યારે તેઓ ઉભા હોય છે ખાસ કરીને તે લોકો જે આગેવાનની સ્થિતિમાં નથી કેટલીકવાર આપણે એમ પણ કહી શકીએ કે કેટલાક લોકો તેને આરામદાયક મુદ્રા માને છે પરંતુ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં આપણને લાગે છે કે આ પ્રકારની મુદ્રા આધીનતા દર્શાવે છે તે સ્વાભાવિક રીતે આત્મવિશ્વાસ ધરાવતી સ્થિતિ નથી લોકો અર્ધજાગૃતપણે ડરે છે અથવા તેઓ જાણતા હોઈ શકે છે કે તેમને કોઈ ચોક્કસ ક્ષણમાં કંઈ કહેવું નથી ખાસ કરીને સમૂહમાં જો અમુક લોકોએ શરીરની સામે હાથ જોડી રાખ્યા હોય તો આપણે જોયું કે તે બધા એક જ હોદ્દા પર છે જ્યારે જો જૂથમાં કોઈ આગેવાન હોય તો આપણે જોઇશું કે તેના હાથની સ્થિતિ આનાથી અલગ હશે શરીરની સામે પકડેલા હાથની સરખામણીમાં આપણે જોઇએ છીએ કે જે વ્યક્તિ નેતૃત્વના લક્ષણો દર્શાવે છે તે આપમેળે હાથની અલગ સ્થિતિને અનુસરે છે આપણે આ ચોક્કસ સ્થિતિને જોઈ શકીએ છીએ જ્યાં હાથ પીઠ પાછળ રાખવામાં આવ્યા છે હાથની આ સ્થિતિ શ્રેષ્ઠતા આત્મવિશ્વાસ અને શક્તિ સૂચવે છે આ હાવભાવ નેતાઓ સામાજિક વ્યક્તિઓ રાજવીઓમાં ખૂબ સામાન્ય છે તેનો ઉપયોગ તે લોકો દ્વારા પણ કરવામાં આવે છે જે આપેલ સ્થિતિમાં ચોક્કસ સત્તા સંભાળે છે ઉદાહરણ તરીકે કોરિડોર માં આંટો લેતા શાળાના આચાર્ય બીટ વગેરે પર પેટ્રોલિંગ કરતા પરેડ પોલીસકર્મીઓને જોતાં વરિષ્ઠ લશ્કરી કર્મચારીઓ એલન પીસએ ટિપ્પણી કરી છે કે એડિનબર્ગના ઠકરાતનો રાજવી તેમજ બ્રિટિશ શાહી પરિવારના કેટલાક અન્ય પુરુષ સભ્યોમાં આ ખાસ સ્થિતિ ખૂબ જ લોકપ્રિય છે જેઓ ઊંચું માથું હડપચી બહાર રાખીને અને એક હાથથી પાછળનો હાથ પકડીને ચાલવાની ટેવ માટે જાણીતા છે આ ખાસ ફોટોગ્રાફમાં આપણે જોઇએ છીએ કે હાથ પીઠની પાછળ રાખવામાં આવે છે છતાં તે હથેળીથી હથેળીની પકડ નથી પરંતુ હાથ બાહુને પકડે છે આ પાસું ચોક્કસ નિખાલસતાનો અભાવ અને પરિસ્થિતિ વિશે ચોક્કસ રિઝર્વેશન પણ દર્શાવે છે આ સંકેત હોવા છતાં કે આ વ્યક્તિના વલણમાં બેરિયર હાજર હોઈ શકે છે આપણને લાગે છે કે તે સૂચવે છે કે એ ચોક્કસ સત્તા શ્રેષ્ઠતા આત્મવિશ્વાસ અને શક્તિની ભાવના છે કારણ કે વ્યક્તિએ શરીરના નબળા ભાગોને ખુલ્લા કર્યા છે અને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ આપણે તેને સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિમાં હુમલાનો કોઈ ડર નથી અને તેથી તે અન્ય લોકોની સામે નિર્ભય અને શ્રેષ્ઠ વલણ દર્શાવે છે અગાઉની સ્લાઇડ માં આપણે બાહુને પકડતા હાથનો ઉલ્લેખ કર્યો છે જ્યારે આપણે આપણી પીઠ પાછળ હાથ પકડીએ ત્યારે હાથ કાંડાને પકડી શકે છે અથવા તે આપણી બાહુ પણ પકડી શકે છે જુદા જુદા સંગઠનો હોવા છતાં એક વસ્તુ જે આ તમામ હાવભાવમાં સામાન્ય છે તે એ છે કે તે એક વ્યક્તિનો સંકેત છે જે નિયંત્રણમાં લાગે છે હથેળીના હાવભાવમાં નિયમિત હથેળી જ્યાં હાથ આપણી પીઠ પાછળ ખૂબ જ ઢીલી રીતે રાખવામાં આવે છે જે હંમેશા નિયંત્રણનો જ નહીં પણ હળવા વલણનો પણ સંકેત છે કાંડું પકડતો હાથ અથવા બાહુ પકડતો હાથ એ સ્વ નિયંત્રણ તરફ ચોક્કસ ઇરાદાપૂર્વકના પ્રયાસનો સંકેત છે તે નિરાશા પણ સૂચવી શકે છે પ્રથમ ફોટોગ્રાફમાં આપણે જોઈએ છીએ કે એક હાથ બીજા કાંડાને પીઠ પાછળ ચુસ્ત રીતે પકડી રાખે છે જાણે કે એક હાથ દ્વારા બીજા હાથને પ્રહાર કરતા અટકાવવાના પ્રયાસમાં જેટલો ઊંચો હાથ સામેના હાથને પકડવા માટે આગળ વધે છે તે વ્યક્તિ આપેલ પરિસ્થિતિમાં વધુ હતાશ અથવા ગુસ્સે અથવા નિરાશ છે તે ઘણીવાર તે લોકોમાં જોઇ શકાય છે જેમને ચોક્કસ પરિસ્થિતિના પરિણામની તંગ રાહ જોવી પડે છે જો કોઈ ઇવેન્ટ માં વક્તા તરીકે અથવા ભાગ લેનાર તરીકે તમને અચાનક ખબર પડી જાય કે તમે આ ચોક્કસ શારીરિક મુદ્રા પ્રદર્શિત કરી રહ્યા છો તો તે સલાહભર્યું છે કે તેને તમારી પીઠ પાછળ હળવી હથેળી ભારપૂર્વક રાખીને થતા સંકેતમાં બદલો અને તરત જ તમને લાગશે કે તમારી પાસે પરિસ્થિતિનું વધુ સારું નિયંત્રણ છે હાથની બીજી સામાન્ય રીતે પકડેલી સ્થિતિ એ વાળેલા હાથ છે તે દાબેલ અને નિયંત્રિત દેખાય છે પરંતુ તે જ સમયે અભ્યાસો દર્શાવે છે કે તે આત્મવિશ્વાસ દર્શાવતુ નથી આ સંકેત વાસ્તવમાં આપણી હતાશા અથવા દુશ્મનાવટ દર્શાવે છે અને સંકેત આપે છે કે વ્યક્તિ નકારાત્મક વલણ ધરાવે છે હકીકતમાં વ્યક્તિ અલંકારિક રીતે તેના હાથમાં નકારાત્મક વલણ ધરાવે છે અને તેને એક બાજુ છોડી દેવા માટે તૈયાર નથી તે પરિસ્થિતિઓમાં આપણે જોઇએ છીએ કે વક્તાએ આ હાથના હાવભાવને પસંદ કર્યો છે ચોક્કસ વ્યૂહરચનાઓ અને રણનીતિઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવશે જેથી પકડ ઢીલી થઈ શકે અને ત્યારે જ આપણે જોઇ શકીએ કે સકારાત્મક સંવાદ પરિણમી શકે છે બીજી સામાન્ય રીતે પકડેલી હાથની સ્થિતિ સ્ટીપલિંગ છે સ્ટીપલિંગ પકડેલા હાથથી અલગ છે ઘણી વાર તેનો ઉપયોગ શ્રેષ્ઠ તાબાની ક્રિયાપ્રતિક્રિયામાં થાય છે તે વ્યક્તિમાં ચોક્કસ આત્મવિશ્વાસ દર્શાવે છે તે જ સમયે આપણે જોઈએ છીએ કે સ્ટીપલિંગ જેની સાથે આપણા હાથની મોટાભાગની હિલચાલ સંકળાયેલી છે તેને ભેગા કરવાથી સ્વતંત્ર છે ઘણી પરિસ્થિતિઓમાં આપણને લાગે છે કે જે લોકો શ્રેષ્ઠ સ્થિતિમાં છે અને જે લોકો આત્મવિશ્વાસ ધરાવે છે તેઓ આ પ્રકારની હાથની સ્થિતિ અથવા અમુક પ્રકારની વિવિધતા માટે તેમની આત્મવિશ્વાસનો સંકેત આપવા માટે પોતાને ખાતરી આપે છે આપણે અમુક ભિન્નતાઓને જોઈ શકીએ છીએ સ્ટીપલ ઊંચો હોઈ શકે છે અથવા સ્ટીપલ ઓછો પણ હોઈ શકે છે પરંતુ એક વસ્તુ જે આ બધી સ્ટીપલિંગ સ્થિતિઓમાં સામાન્ય છે તે એ છે કે આંગળીઓ પકડમાં કોઈ તણાવ દર્શાવતી નથી તે એવા લોકો દ્વારા ટાળવું જોઈએ કે જેમણે સમજાવટ કરવી હોય અથવા અન્ય વ્યક્તિનું ધ્યાન ખેંચવું હોય કારણ કે કેટલીકવાર આપણે જોઇએ છીએ કે સ્ટીપલિંગને ઘમંડ અથવા અહંકારની નિશાની તરીકે પણ સમજી લેવાય છે ખાસ કરીને જો તે હકારાત્મક ચહેરાના હાવભાવ સાથે સંકળાયેલ ન હોય આપણે આ આકૃતિમાં જોઈ શકીએ તેમ સ્ટીપલિંગને ઊંચે અથવા નીચે કરી શકાય છે પ્રથમ વ્યક્તિ જેણે આપણું ધ્યાન તેના તરફ લાવ્યું તે પ્રોફેસર રે બર્સ્ડવિસેલ હતા તેમણે જોયું કે જે લોકો સામાન્ય રીતે ઉત્સાહિત બોડી લેંગ્વેજમાં જોડાતા નથી જે લોકો તેમની વાતચીતમાં ઘણી હરકતોનો ઉપયોગ કરતા નથી તેઓ સામાન્ય રીતે આ સ્ટીપલનો ઉપયોગ કરે છે અને પછી તેણે આપણને આ બે અલગ અલગ ભિન્નતા અથવા ઉંચા અને નીચા સ્ટીપલિંગની આવૃત્તિઓ વિશે જાગૃતિ આપી ઊંચું સ્ટીપલિંગ જેમ આપણે પહેલેથી જ જોયું છે તે વ્યક્તિની સ્વ ખાતરીનું સૂચક છે ભલે તે ભેગા કરવા સાથે સંકળાયેલ ન હોય તેનો ઉપયોગ ન્યાયપૂર્ણ રીતે થવો જોઈએ ઘણી વાર ઉપયોગમાં લેવાતા આપણે જોઇએ છીએ કે તેને એ તમામ એટિટ્યુડ જાણે છે તરીકે સમજી શકાય છે અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સ્માર્ટ વ્યક્તિ તરીકે સમજી લેવાય છે જ્યારે લોકો સામાન્ય રીતે બોલવાને બદલે કંઇક સાંભળી રહ્યા હોય ત્યારે નીચલા સ્તંભનો ઉપયોગ લોકો કરે છે વાતચીત દરમિયાન સ્ટીપલનો ઉપયોગ રસ તેમજ તૈયારી અને વાતચીત કરવાની ઇચ્છા દર્શાવે છે આ હરકતોમાં આંગળીઓ કોઈ તણાવ ન બતાવે તે પણ મહત્વનું છે જો આંગળીઓ તંગ હોય તો તેને નકારાત્મક હાવભાવ તરીકે સરળતાથી સમજી શકાય છે અહીં આપણે સ્ટીપલિંગ વર્તણૂકનું વિશ્લેષણ જોઈ શકીએ છીએ આપણા નિયમિત વ્યાવસાયિક જીવનમાં આ વર્તણૂકને સમજવું કેટલું મહત્વનું અને સંબંધિત છે આત્મવિશ્વાસનું એક પ્રદર્શન કે જે આપણી પાસે સૌથી શક્તિશાળી છે તે છે સ્ટીપલિંગ વર્તન અને આપણે જોઈએ છીએ કે જે લોકો ખરેખર કોઈ બાબતે આત્મવિશ્વાસ અને હકારાત્મકતા અનુભવે છે તેઓ સ્ટીપલ રાખે છે આપણે ઘણીવાર આને દાખલા તરીકે એવા લોકો સાથે જોતા નથી કે જેઓ ભ્રામક હોય છે તે ત્યાંથી દૂર જવાનું વલણ ધરાવે છે જ્યારે તે સમયે તેઓ ભ્રામક હોય એ જ રીતે આપણને લાગે છે કે હાથની કેટલીક સામાન્ય હિલચાલ અને તેમના અર્થો અને અર્થઘટનોનું રસપ્રદ વિશ્લેષણ આ વિડિઓમાં સંક્ષિપ્તમાં આપવામાં આવ્યું છે આ કદાચ એકમાત્ર હાવભાવ છે જે પરિસ્થિતિ અથવા અન્ય હાવભાવ જોયા વિના અર્થઘટન કરી શકાય છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ જાણે છે કે તે શું વાત કરે છે અને તે ઉચ્ચ બુદ્ધિ દર્શાવે છે જ્યારે હાથ સ્ટીપલ થઈ રહ્યા હોય ત્યારે તે બતાવે છે કે વ્યક્તિ તેના મંતવ્યો આપી રહ્યો છે અને જ્યારે હાથ નીચે તરફ સ્ટીપલ છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ સાંભળી રહ્યો છે આ એક ખૂબ જ નકારાત્મક ચેષ્ટા છે જે શક્ય હોય તો ટાળવી જોઈએ તે બતાવે છે કે વ્યક્તિ વિચારે છે કે તે જેની સાથે વાત કરી રહ્યો છે તેના કરતા તે વધારે જાણે છે અને તે ઘમંડી વલણ પણ દર્શાવે છે આ એક સારો હાવભાવ છે અને તેનો અર્થ એ છે કે વ્યક્તિ ખૂબ આત્મવિશ્વાસ ધરાવે છે અને તે એ પણ સૂચવી શકે છે કે તેણીને લાગે છે કે તે લોકો કરતા ચઢિયાતી છે તે તમારી સાથે વાત કરી રહી છે અહીં એક અન્ય હાવભાવ છે જે મેં તમને હમણાં જ બતાવ્યો તેને સમાન છે જે સંપૂર્ણપણે અલગ અર્થ ધરાવે છે હું તેના માટે વધુ યોગ્ય ચિત્ર શોધી શક્યો નથી પરંતુ અહીં તમે છોકરાને જોઈ શકો છો જે તેના કાંડાને પકડી રહ્યો છે અને તેનો અર્થ એ છે કે તે હતાશ છે અને વ્યક્તિ જેટલો ઊંચો તેના હાથને પકડે તેટલો વધુ તે નિરાશ અથવા ગુસ્સે છે જો હાથ બાંધેલા હોય મુઠ્ઠી અને ગાલ પર રાખેલા હોય ઘણીવાર પહેલી આન્ગળી ઉપરની તરફ રાખેલી હોય તેનો અર્થ એ છે કે આ વ્યક્તિ નિર્ણય લઈ રહ્યો છે હવે આ મેં હમણાં જ બતાવેલ એક સમાન હાવભાવ છે પરંતુ અહીં હાથ મુખની નજીક છે અને અંગૂઠો હડપચીને ટેકો આપી રહ્યો છે જેનો અર્થ એ છે કે વ્યક્તિને તમે જે કહી રહ્યા છો તેના વિશે તે નકારાત્મક વિચારો ધરાવે છે હું આ મુદ્દા પર આ ચર્ચાને પુરી કરીશ આપણા આગામી મોડ્યુલમાં આપણે આંગળીઓ તેમજ અંગૂઠાની હિલચાલ લઈશું તમારો આભાર